સેવા શ્રેષ્ઠતા પર કેસ સ્ટડી I નમસ્કાર હું IIT કાનપુરથી જયંતા ચેટર્જી છું અને તમને યાદ હશે તેમ આપણે આજના વિશ્વમાં વ્યવસ્થાપન સેવાઓના સંદર્ભમાં વ્યૂહરચના વિશે ચર્ચા કરી રહ્યા છીએ અગાઉના સત્રમાં આપણે જે ચર્ચા કરી હતી તેનો સારાંશ આપવા માટે વ્યૂહાત્મક યોજના એ એક પ્રકારનો નકશો છે નકશાનું રૂપક ખૂબ મહત્વનું છે કારણ કે જેમ આપણે ચર્ચા કરી રહ્યા હતા તેમ નકશાનું રૂપક આપણને કહે છે કે આપણે બિંદુ A થી બિંદુ B તરફ જઈ રહ્યા છીએ અને આપણે ચર્ચા કરી છે કે આ બદલાઈ રહ્યું છે તેથી આ માર્ગ બદલવાની જરૂર છે નકશામાં આપણે જુદા જુદા બિંદુઓને જુદી જુદી રીતે જોડાયેલા જોઈએ છીએ તેથી આપણે જે વિશે વાત કરી રહ્યા છીએ તે બરાબર અસ્પષ્ટ નથી પરંતુ આપણે જેમ જેમ પરિસ્થિતિઓ વિકસિત થાય છે તેમ તેમ આપણે લવચીક અભિગમ વિશે વાત કરી રહ્યા છીએ અને તેથી સંસ્થા ક્યાં જઈ રહી છે તે આજે ક્યાં છે અને તે ક્યાં જઈ રહી છે તે જાણવા માટે આપણે તેના વિશે ચર્ચા કરી તેનું વિશ્લેષણ શું છે અને શું હોઈ શકે વ્યૂહાત્મક વિશ્લેષણ વ્યૂહાત્મક વિચારસરણી શું છે તમારી વ્યૂહાત્મક યોજના કહેશે કે આખરે ઇચ્છિત પરિણામ હાંસલ કરવા માટે આ વ્યવસ્થાપક ક્રિયા સનદ છે અને અગાઉના સત્રમાં ચર્ચા કરી હતી કે પ્રાધાન્યતાના સંદર્ભમાં આ ઇચ્છિત પરિણામો પ્રથમ આનંદના પરિબળોને વધારવા વર્તમાન ગ્રાહકો માટે આનંદના પરિબળોને વધારવા અને નવા ગ્રાહકો મેળવવા માટે વર્તમાન ગ્રાહકોને સહકાર કરવા માટે છે તેથી તમારી વ્યૂહરચના યોજના સ્પષ્ટપણે આ પ્રકાશિત પ્રક્રિયાઓ માટે પ્રદાન કરતી હોવી જોઈએ અને મિશન નિવેદન વિશે વાત કરી અને એમ પણ કહ્યું કે કામગીરીના ઉદ્દેશ્યો નાણાકીય સંખ્યાઓ હોવા જોઈએ પરંતુ તે આનંદ વધારવા માટે ગુણાત્મક વ્યૂહાત્મક યોજનાઓ સાથે વળતર આપવું જોઈએ વર્તમાન ગ્રાહકોની અને ભવિષ્યના ગ્રાહકો માટે તેમને પસંદ કરવાનું જોઈએ આ ફરીથી બીજી અલગ રીતે જોઈ શકાય છે કેદેખીતી રીતે વ્યૂહરચના એ આયોજન કરવાને બદલે વધુ છે વાસ્તવમાં સંસ્થાના દરેક સ્તરે મજબૂત અમલીકરણના સંકલિત પ્રયત્નો સાથેની નબળી યોજનામાં તેજસ્વી યોજના તેજસ્વી વિચારસરણી નબળા અમલની સરખામણીમાં સફળતાની ઉચ્ચ સંભાવના હોય છે તેથી અમલ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અમલમાં સૌથી મહત્વની બાબત એ છે કે સંસ્થામાં દરેક વ્યક્તિ સમાન પૃષ્ઠ પર હોય જેનો અર્થ છે કે રચના ફક્ત તમારા કર્મચારીઓ જ નહીં પણ તમારા ગ્રાહકોએ પણ તે રચનાનો ભાગ હોવો જોઈએ અને વધુ મહત્ત્વની વાત એ છે કે આ ઘણી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે પરંતુ સંસ્થાઓ વારંવાર શું કરવાનું ભૂલી જાય છે કારણ કે તેઓ સુધારાત્મક માપાંકન ક્રિયાઓ લે છે ત્યારે પરિસ્થિતિઓ વિકસિત થાય છે તેઓ ઘણીવાર ગ્રાહકો અથવા કર્મચારીઓને સામેલ કરવાનું ભૂલી જાય છે તેથી વર્ષની ગતિશીલતામાં જેમ તે બહાર થાય છે કેટલીકવાર લોકો ડિસિંક્રોનાઇઝ થાય છે વ્યૂહરચના ઉત્ક્રાંતિના સંદર્ભમાં તમામ વિભાગો અને મુખ્ય ગ્રાહકોનું સુમેળ ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે આ સફળતાપૂર્વક હાંસલ કરવા માટે આપણે એ પણ જાણવું પડશે કે આ બે પરિબળો ખૂબ જ મહત્વપૂર્ણ છે અમે અરવિંદ આઈ કેરના સંદર્ભમાં આની ચર્ચા કરીએ છીએ કે તેઓ ખરેખર કેવી રીતે એવા લોકોની ભરતી કરે છે જેઓ માત્ર સક્ષમ જ નથી પરંતુ તેનાથી પ્રેરિત પણ છે સંસ્થાના સુપર ઓર્ડિનેટ ધ્યેય દ્વારા મિશન છે કે જે આર્થિક પિરામિડના તળિયે લોકોને સૌથી ઓછા ખર્ચે સેવા આપવાનું છે આવા ઉચ્ચ ધ્યેયો વહેંચવા જોઈએ અને તમારે એવા લોકોની ભરતી કરવી જોઈએ જેઓ આવા ધ્યેયોનો પ્રતિસાદ આપવા માટે કે જે જરૂરિયાતોના પદાનુક્રમને સમજીને અને આવા લોકોની ઓળખ કરીને કરી શકાય છે જેઓ ઉચ્ચ સ્તરની જરૂરિયાતો દ્વારા સંચાલિત છે અને તમારું પ્રોત્સાહક માળખું તમારું વળતર માળખું સમગ્ર માનવ સંસાધન વ્યવસ્થાપન માળખું પણ સજ્જ હોવું જોઈએ જેથી તે તમારી વિકસતી વ્યૂહરચના સાથે સુસંગત હોય આ વળતર પ્રોત્સાહનો પુરસ્કારો સજા ખરેખર કોઈ સ્થાન નથી આ પાછળથી આવે છે એટ્રિશન હશે પરંતુ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે સેવાના વ્યવસાયમાં તે સામાન્ય ઘર્ષણને એવી રીતે સંચાલિત કરવું જોઈએ જેથી તે સંસ્થાના મૂળને ખલેલ પહોંચાડે નહીં લોકો ઉચ્ચ ધંધો અથવા અલગ ધંધો અથવા વિવિધ કારકિર્દી માટે નીકળી શકે છે પરંતુ જેમ સામાન્ય પ્રવાહમાં નદીમાં ન તો પૂર આવે છે અને ન તો દુષ્કાળ પડે છે તે સામાન્ય પ્રવાહની જાળવણી ખૂબ જ મહત્વપૂર્ણ છે તેનો અર્થ એ છે કે ગ્રાહકો સાથે સુસંગત ધ્યેયો સાથે સુમેળમાં હંમેશા કર્મચારીઓનો મુખ્ય સમૂહ હોવો જોઈએ અને તે ઘણીવાર તમારી સંસ્થાકીય સંસ્કૃતિ પર સારું ધ્યાન આપીને સુનિશ્ચિત કરી શકાય છે જે ગ્રાહક લક્ષી હોવી જોઈએ જે બજાર લક્ષી હોવી જોઈએ અને આ ખ્યાલો છે જેનો અર્થ ગ્રાહક કેન્દ્રિતતા ગ્રાહક અભિગમ છે તમારી સંસ્થાને બજાર લક્ષી અથવા વ્યૂહાત્મક અભિગમનો તમામ ભાગ બનાવવાનો અર્થ શું છે અમે આમાંના ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી છે કે અગાઉના સત્રોમાં ગ્રાહક લક્ષી હોવાનો અર્થ શું છે અગાઉના સત્રમાં બજાર લક્ષી હોવાનો અર્થ શું છે જ્યારે અમે વિભાજન લક્ષ્યીકરણ સ્થિતિ વિશે ચર્ચા કરી હતી પરંતુ અમે આ મુદ્દાઓ પર પાછા આવીશું કેવી રીતે સતત માર્કેટલક્ષી ગ્રાહકલક્ષી રહેવું ગ્રાહકની ખુશી વધારવા પર સતત કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરવું વર્તમાન ગ્રાહકોનો આનંદ તેમને સહ પસંદ કરવા વગેરે પરંતુ જ્યારે હું આગલા વિભાગમાં આગળ વધું તે પહેલાં મારે વ્યૂહાત્મક સંદર્ભમાં યાદ રાખવા માટે એક ખાસ મુદ્દાને પ્રકાશિત કરવો જોઈએ કે જે આજે આપણને સફળતા આપે છે તે આવતીકાલે સફળતાનું સાધન ન હોઈ શકે જો તમને હથોડીની આદત પડી જશે તો પછી તમે બધી સમસ્યાઓને નખ તરીકે પસંદ કરવાનું શરૂ કરશો જે કદાચ યોગ્ય અભિગમ ન હોય અથવા તમે કેટલીક અન્ય ખૂબ જ મહત્વપૂર્ણ સમસ્યાઓની અવગણના કરી શકો કારણ કે તમારા હાથમાં હથોડો છે અને તમે તેને શોધી રહ્યાં છો નખ જેનો અર્થ છે કે તમારે લવચીક રહેવું જોઈએ તમારી પાસે વ્યૂહાત્મક ટૂલબોક્સ હોવું આવશ્યક છે તમારે જાણવું જ જોઈએ કે તમારી સામેના ધ્રુવ તારા સાથે જે સતત વર્તમાન ગ્રાહકની ખુશીમાં વધારો કરે છે જ્યારે તમે તમારા માર્કેટ પદચિહ્નને વિસ્તરતા જાઓ ત્યારે વર્તમાન ગ્રાહકને સતત સહકાર આપતા રહે છે દર વખતે કોઈ સમસ્યા હોય જેથી તમે આ હથોડી અને ખીલીના દાખલામાં ન પડો અથવા ગ્રાહક સાથે તપાસ કરો તમારા કર્મચારીઓ સાથે તપાસ કરો તમારી આગળની રેખા સાથે તપાસ કરો ગ્રાહકો સાથે હંમેશા સંપર્કમાં રહેનારા લોકો સેવા વ્યવસાય આગળની રેખા અને ગ્રાહક ઇન્ટરફેસ તમામ સ્પર્શ બિંદુ વ્યૂહાત્મક સ્તરે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી માલસામાન માટે ઉત્પાદન કરતી સંસ્થામાં અથવા માલસામાનની વિચારસરણીમાં તમે ઉચ્ચ સપાટી અને નિમ્ન સપાટી વિશે અલગ રીતે વિચારી શકો છો પરંતુ સેવાના વ્યવસાયમાં તમારે તેને બંધ લૂપ ઓપરેશન તરીકે આગળની રેખાથી પાછળ અને આગળ તરફ સતત પ્રવાહ તરીકે જોવું જોઈએપધ્ધતિની વિચારસરણી તે જ છે અને તે તમારી સેવા વ્યૂહરચના વિચારસરણીનો મુખ્ય ભાગ હોવો જોઈએ અલબત્ત જેમ જેમ વ્યૂહરચના બહાર આવે છે તેમ તમારે પ્રદર્શનનું સતત મૂલ્યાંકન કરવું પડશે પરિસ્થિતિનું નિરીક્ષણ કરવું પડશે તેથી ફરીથી જો તમારો વિચાર અમારા પ્રમાણભૂત બંધ લૂપ નિયંત્રણ પધ્ધતિ અભિગમના સંદર્ભમાં છેતેનો અર્થ એ કે તમારી પાસે ઇનપુટ છે અને અહીં તમારી પાસે ખરેખર એક સમૂહ માપાંકન હોઈ શકે છે તેથી આ તમારી પ્રકારની તમારી વ્યૂહરચના છે ત્યાં વિવિધ પ્રકારના ઇનપુટ્સ છે તમારી પાસે સંસ્થાકીય પ્રક્રિયા છે જે ગ્રાહકોને આઉટપુટ તરફ દોરી રહી છે આ ગ્રાહકનો સામનો કરતી જગ્યા છે આ તમારું આઉટપુટ છે તેથી સેવા વ્યવસાયમાં આ ભાગ જ્યાં સેવા ઉત્પન્ન અને વિતરિત થાય છે તમને યાદ છે કે સેવામાં ઘણી વખત તેઓ અવિભાજ્ય હોય છે આ ભાગ સ્પર્શ બિંદુ અને ઇનપુટ સેટિંગ વ્યૂહરચના તે બધા જોડાયેલા રહેવું જોઈએ તેથી ઇનપુટ સિગ્નલને તમારી આગળની રેખા અને તમારા ગ્રાહકો તરફથી વાસ્તવિક સમય ફીડબેક સાથે સતત પુનઃકેલિબ્રેટ કરવું આવશ્યક છે તેથી પરિસ્થિતિનું આ મોનિટરિંગ વાસ્તવિક સમયનું હોવું જોઈએ સામયિક નહીં અને આ દિવસોમાં માહિતી અને સંદેશાવ્યવહાર તકનીકના સારા ઉપયોગ સાથે તમારી બધી પધ્ધતિઓ જેવી કે ERP વગેરે તમને બદલાતી પરિસ્થિતિનો દૈનિક લગભગ કલાકદીઠ લગભગ તાત્કાલિક પ્રતિસાદ મેળવવાની મંજૂરી આપશે ઇન્વેન્ટરીના સંદર્ભમાં ગ્રાહકના પ્રતિસાદના સંદર્ભમાં બજારની સમસ્યાઓના સંદર્ભમાં ફરિયાદોના સંદર્ભમાં અને તેથી વધુ છે તેથી આ ક્ષમતાને હું સંશોધિત નહીં કહીશ પરંતુ હું કહીશ કે વ્યૂહરચના અમલીકરણ માટે લવચીક અભિગમ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને લવચીકતાનો અર્થ એ નથી કે તમે દર બીજા દિવસે બદલો લવચીકનો અર્થ એ છે કે તમારા વર્તમાન ગ્રાહકોને તમારી સામે આનંદિત કરવાના ધ્યેય હોવો જોઈએ તે ક્રમબદ્ધ ધ્યેયના સંદર્ભમાં હંમેશા વિકસતી પરિસ્થિતિનું પરીક્ષણ કરો અને જુઓ કે કોર્સ સુધારો માટે શું કરવાની જરૂર છે જ્યારે આપણે અમુક ચોક્કસ ઉદાહરણો વિશે ચર્ચા કરીશું ત્યારે આ પ્રકારની ફિલોસોફિકલ અને વૈચારિક પ્રક્રિયાઓ સ્પષ્ટ થઈ જશે હવે આપણે જે કરીએ છીએ તેમાંથી એક તે ખૂબ જ સરળ અભિગમ છે પરંતુ આપણે જે કરીએ છીએ તે ખૂબ જ શક્તિશાળી છે જેને આપણે પરિસ્થિતિ વિશ્લેષણ કહીએ છીએ તેથી અમે બાહ્ય વાતાવરણનું વિશ્લેષણ કરીએ છીએ જેમ કે સ્પર્ધકો સાથે શું થઈ રહ્યું છે કઈ પ્રકારની તકનીકો વિકસિત થઈ રહી છે આ ઉદ્યોગનું હવામાન બાકીનું આકર્ષક અથવા વૈકલ્પિક ઉદ્યોગ વિકાસ કરી રહ્યું છે તેથી વ્યક્તિગત મીડિયા જેવું મજબૂત ઊભરતું બળ હોય કે સામાજિક મીડિયા જે સતત પડકાર ફેંકતું હોય વ્યાપારી મીડિયાને પડકારતું હોય તેથી સામાજિક મીડિયા અંગત મીડિયા અને વ્યાપારી મીડિયા વચ્ચેની આ દ્વંદ્વ અથવા ઝઘડો શક્યતાઓનું સર્જન કરવા માટે સતત દિશા બદલી શકે છે અને તે બધા વિવિધ આર્થિક પરિબળો છે તે તમારા પરિસ્થિતિ વિશ્લેષણનો એક ભાગ છે તેથી તેની સાથે તમે આનો વિકાસ કરી શકો છો આ તે છે જે તમે ટોચ પર જાણો છો તે લખેલું છે તેને SWOT શક્તિ નબળાઇ તક ભય કહેવામાં આવે છે આ અઠવાડિયામાંથી અને તે TOWS મેટ્રિક્સ તરીકે ઓળખાય છે જેને તમે TOWS the TOWS મેટ્રિક્સ જાણો છો તે વિકસિત કરોતેનો અર્થ એ છે કે તમે બાહ્ય પરિબળો જેવા કે ભય અને તકો અને નબળાઈઓને આ બાજુ પર મુકો છો અને આ સાઇટ પર મજબૂત બનાવો છો અને 2 2 મેટ્રિક્સ એક ઉત્તમ સાધન સરળ છે સમજવા માટે ખૂબ જ ઉપયોગી સાધન કે જે નવી ઉભરતી તકો છે જે હાલમાં તમારા માટે સુલભ નથી અથવા તમારા દ્વારા ઉપલબ્ધ નથી અત્યારે તમારી નબળાઈઓને કારણે અને તકોને કારણે તમે ખૂબ સારી રીતે તે કરી શકો છો કારણ કે તમે તેમાં મજબૂત છો તેવી જ રીતે તમારી નબળાઈઓ દ્વારા બહુવિધ એવા કયા ભય છે અને એવા કયા ભય છે જેનો તમે તમારી શક્તિનો ઉપયોગ કરીને સારી રીતે જવાબ આપી શકો છો તેથીદેખીતી રીતે આ એક એવી સ્થિતિ છે જે સતત મજબૂત બનાવવી આવશ્યક છે સતત જાળવી રાખેલી ઉન્નત સુશોભિત અને તેથી વધુ અને આ તે છે જ્યાં આપણે શક્તિનો ઉપયોગ કરવો પડે છે તે નબળાઈઓ છે તેથી જ્યારે તમે સોંપણીમાં જોડાઓ છો ત્યારે અમે ગયા સપ્તાહના છેલ્લા સત્રમાં ચર્ચા કરી હતી કે આ ડબ્બાવાલાઓ ક્યારે જોશે અને મેં તમને તે બે પૃષ્ઠો ભરવા વિનંતી કરી હતી જ્યાં ડબ્બાવાલાઓ આજથી 5 વર્ષ પછી આજથી 3 વર્ષ પછી જઈ શકે છે અને સામાજિક મીડિયા સ્માર્ટફોન આધારિત ખોરાક ઓર્ડરિંગ પધ્ધતિ જેવી ઉભરતી પરિસ્થિતિઓને પ્રતિસાદ આપવા માટે તેઓએ શું કરવાની જરૂર છે જો લોકો ડોમેનમાં આવતા ફૂડ પાંડાને પસંદ કરે તો તેઓ શું કરશે અને તેઓ સહકાર કરે છે તે વ્યવસાય મોડલ કે જે તેઓ તમારા ઘરેથી સામગ્રી પહોંચાડી શકે છે અને તે સામગ્રી સાથે મિક્સ કરી શકે છે જે એક વિક્રેતા પાસેથી આવી શકે છે નેટવર્કના આ સંમિશ્રણથી અન્ય ઘણા વ્યવસાયોને વિક્ષેપિત કર્યા છે શું આ ખોરાક વિતરણ વ્યવસાયમાં થઈ શકે છે પ્રખ્યાત બોમ્બે ડબ્બાવાલા અને હવે તેઓ શું કરી શકે છે કે તે બે પૃષ્ઠો કે જે મેં તમને તમારા સોંપણી તરીકે ભરવા માટે વિનંતી કરી હતી તે હવે તમે આ ખાસ 2 બાય 2 મેટ્રિક્સનો ઉપયોગ કરીને વધુ સારી રીતે કરી શકો છો TOWS મેટ્રિક્સ તે પ્રક્રિયા છે જે મોટાભાગની વ્યૂહાત્મક પરિસ્થિતિઓમાં લાગુ કરી શકાય છે અને તે પણ કરી શકે છે સારી વ્યૂહાત્મક યોજના વિકસાવવા માટે અમને ઉત્તમ સૂચકાંકો આપો તેથી આ સાથે હું આજના સત્રને સમાપ્ત કરીશ અને અમે અન્ય મહત્વપૂર્ણ ખ્યાલ સાથે ચાલુ રાખી શકીએ છીએ જે તમને TOWS મેટ્રિક્સ સાથે તમારા કાર્યની પ્રશંસા કરવામાં મદદ કરશે